સિરીઝના જોડાણ પછી અસરકારક રીતે શ્રેણીમાં કેટલાક એલિમેન્ટોને જોડવાના અથવા સમાંતરના પરિણામનો એક ઝડપી સારાંશ અહીં છે આપણે બીજા બે ટર્મિનલ એલિમેન્ટો મેળવીએ છીએ અને તે આ બે ટર્મિનલ એલિમેન્ટની લાક્ષણિકતા છે જેને આપણે નિર્ધારિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી જો તમે શ્રેણીમાં ઘણા સમાન એલિમેન્ટોને કનેક્ટ કરો છો તો પરિણામ પણ સમાન એલિમેન્ટો છે અને તેનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે છે તેથી જો તમારી પાસે વોલ્ટેજ સ્ત્રોતોનું સિરીઝ કનેક્શન છે તો અમને એક વોલ્ટેજ સ્ત્રોત મળે છે જેનું મૂલ્ય શ્રેણીના વ્યક્તિગત સ્રોતોનો સરવાળો છે અને જો તમે પ્રવાહ સ્ત્રોત લો છો તો અહીંયા અસમાન મૂલ્યો માટે પ્ર્વાહ સ્ત્રોતોનું શ્રેણીબદ્ધ જોડાણ માન્ય નથી અને સમાંતર કનેક્શન કેસ આનો પ્રતિરૂપ ભાગ છે વોલ્ટેજ સ્ત્રોત નું સમાંતર જોડાણ અસમાન મૂલ્યો માટે માન્ય નથી અને જો તમારી પાસે પ્રવાહ સ્ત્રોત નું સમાંતર જોડાણ છે તો પરિણામ પણ પ્રવાહ સ્ત્રોત છે જેનું મૂલ્ય વ્યક્તિગત પ્ર્વાહ સ્રોતોનો સરવાળો છે જો તમે અન્ય એલિમેન્ટો લો છો તો તમે રેઝિસ્ટર નું સિરીઝ કનેક્શન લો છો તો પરિણામ ચોક્કસપણે એક રેઝિસ્ટર છે જેનું મૂલ્ય વ્યક્તિગત અવરોધ નો સરવાળો છે એ જ રીતે જો તમે રેઝિસ્ટર નું સમાંતર જોડાણ લો છો તો પરિણામ હજી પણ એક રેઝિસ્ટર છે જેનું મૂલ્ય વ્યક્તિગત કંડકટન્સનો સરવાળો છે જે પરિણામી રેઝિસ્ટર નું આચરણ છે તે વ્યક્તિગત કંડકટન્સ નો સરવાળો છે અને તે જ રીતે જો તમે શ્રેણીમાં કેપેસિટર લો છો તો પરિણામ હજી પણ એક કેપેસિટર છે અને અસરકારક કેપેસિટન્સ નું આદાન આપવું તે વ્યક્તિગત કેપેસિટીન્સ ના પરસ્પરના સમાન છે જ્યારે સમાંતર જોડાણો માટે કેપેસિટર નુ મૂલ્ય એ વ્યક્તિગત ક્ષમતાઓનો સરવાળો છે ઇન્ડક્ટર્સના સિરીઝ કનેક્શનના પરિણામે એક ઇન્ડક્ટર નુ પરિણામ હશે જેનું મૂલ્ય ઇન્ડકટન્સ નો સરવાળો છે અને ઇન્ડક્ટર્સના સમાંતર જોડાણ નું પરિણામ એક ઇન્ડક્ટરને મળે છે જેનું મૂલ્ય અસરકારક પારસ્પરિક પરિણામના સરવાળો દ્વારા આપવામાં આવે છે તેથી આ બધા શ્રેણી અથવા સમાંતર ના એલિમેન્ટો જેવા કનેક્ટિંગનો સંદર્ભ આપે છે હવે જો તમારી પાસે સામાન્ય રીતે વિશિષ્ટ એલિમેન્ટો છે તો તમારે લાક્ષણિકતાને આધારે કાર્ય કરવું પડશે પરંતુ અમે બે ખાસ કેસો તરફ ધ્યાન આપ્યું છે પ્ર્વાહ સ્રોતોના શ્રેણીબદ્ધ જોડાણ અને કોઈપણ એલિમેન્ટનો પ્રવાહ સ્ત્રોત પોતે છે અને વોલ્ટેજ સ્ત્રોત નું સમાંતર જોડાણ અને કોઈપણ એલિમેન્ટ તે જ વોલ્ટેજ સ્રોત છે તેથી તે એલિમેન્ટોના શ્રેણી અને સમાંતર જોડાણ સાથે શું થાય છે તેનો સારાંશ છે